છેલ્લા વર્ગમાં આપણે કન્સ્ટ્રેઇન સેટિસ્ફેક્શન સમસ્યાની વ્યાખ્યા જોઈ અને આપણે અવલોકન કર્યું કે CSP ઉકેલવાથી તે મૂળભૂત રીતે બે પ્રકારના અલ્ગોરિધમ વચ્ચેની કામગીરીને સહભાગી થવા દે છે એક જે સંભવિત સોંપણીઓ વિષે સર્ચ કરે છે અને બીજું જે અમુક પ્રકારના તર્ક કરે છે જેને આપણે પ્રોપેગેશન તરીકે ઓળખીશું તેથી આપણી પાસે કન્સિસ્ટનસીની આ કલ્પના છે આ કન્સિસ્ટનસીની ધારણા છે આપણે કહીએ છીએ કે CSP અથવા નેટવર્ક એ I કન્સિસ્ટનસી છે અને I માઇનસ 1 વેરીએબલ્સની દરેક કન્સિસ્ટનસી સોંપણીને I વેરીએબલ સુધી વિસ્તૃત કરી શકાય છે જેનો અર્થ છે કે જો આપણને 1 વેરીએબલ માટે કોઈપણ I માઈનસ 1 વેરીએબલ માટે વેલ્યુ મળી હોય તો પછી તમે હંમેશા કોઈપણ I ચલ કોઈપણ આગામી ચલ લઈ શકો છો અને તેના માટે સુસંગત મૂલ્ય સર્ચ કરી શકો છો અલબત્ત બધા નેટવર્ક્સ I કન્સિસ્ટનસી હશે નહીં પરંતુ તર્કમાં સામાન્ય પ્રયાસ અમુક રીતે કન્સિસ્ટનસી લાગુ કરવાનો છે આપણે કન્સિસ્ટનસીની ખૂબ જ સરળ કલ્પનાથી શરૂઆત કરીએ જેને નોડ કન્સિસ્ટનસી કહેવામાં આવે છે જ્યારે તમે એક કન્સિસ્ટનસી કહો ત્યારે આપણે નોડ શબ્દનો ઉપયોગ કરીએ છીએ તેથી તેનો મૂળભૂત અર્થ એ છે કે તમે કોઈપણ ચલ લો અને તમને એક મૂલ્ય મળશે જે સુસંગત છે એક ચલ સાથે કન્સિસ્ટનસીનો આપણો અર્થ શું છે કે જો ચલ પર કોઈ એક અસંગત કન્સ્ટ્રેઇન હોય હોય તો પછી બધા ચલોને તે લાગુ પડશે તેથી આપણે ફક્ત એમ કહીને નોડ કન્સિસ્ટનસી લાગુ કરી શકીએ છીએ કે જો ત્યાં અમુક મૂલ્ય છે જે કન્સ્ટ્રેઇનને સેટિસ્ફેક્શન કરતુ નથી તો તેને ડોમેનમાંથી દૂર શકાય છે સામાન્ય નોડ કન્સિસ્ટનસીમાં એક કન્સિસ્ટનસી છે અને બે કન્સિસ્ટનસી ડોમેન થશે તેથી બે કન્સિસ્ટનસી જેને ARC કહે છે તેમાં આપણે શું જોઈશું કે તમે કોઈપણ ચલ જે નોડ કન્સિસ્ટનસી છે તેને 2 મૂલ્ય સોંપો છો જેનો અર્થ છે કે મૂલ્યો કોઈપણ અસંગત કન્સ્ટ્રેઇનને સેટિસ્ફેક્શન કરે છે તો તમે અન્ય ચલ લો છો અને તમે તે ચલ માટે મૂલ્ય સર્ચ કરી શકશો તેથી ત્યાં 2 મૂલ્યો છે કારણ કે પ્રથમ ચલ અને બીજું ચલ એક સાથે સુસંગત છે ARC કન્સિસ્ટનસી વિશે વાત કરવા માટે ઘણી વખત મેચિંગ ડાયાગ્રામ દોરવા માટે ઉપયોગી છે અને મેચિંગ ડાયાગ્રામ મૂળભૂત રીતે કંઈક આવું કરે છે કે તે દરેક વેરીએબલ માટે એક ડોમેન બનાવે છે તેથી આ X 1 છે આ X 2 છે અને પછી તમારી પાસે ડોમેન્સની અંદર વેરીએબલ છે તેથી આ વેરીએબલ આમાંથી મૂલ્યો લઈ શકે છે અને એ હકીકતને રજૂ કરે છે કે આ મૂલ્ય ચાલો તેને A 1 કહીએ અને આ મૂલ્ય ચાલો તેને B 1 કહો તો તે સબંધ દર્શાવે છે તેથી મૂળભૂત રીતે તે સંબંધનું નિરૂપણ છે તે i જે પણ સંબંધ હોય તે કંઈક આના જેવું છે તેથી આવો ડાયાગ્રામ કૉલમ ડાયાગ્રામ જેવો હોય છે આ બે ચલો પર આપણે આપણી કન્સિસ્ટનસીમાં જે કરવા માંગીએ છીએ તે ડોમેનમાં માત્ર તે મૂલ્યો રાખવાનું છે જેના માટે અન્ય ડોમેનમાં અનુરૂપ મૂલ્ય છે તેથી ઉદાહરણ તરીકે આપણે આ મૂલ્ય રાખવા માંગતા નથી કારણ કે તેના માટે અન્ય ડોમેનમાં કોઈ મેળ ખાતી કિંમત નથી આપણે આ મૂલ્ય રાખવા માંગતા નથી આપણે આ મૂલ્ય રાખવા માંગતા નથી તેથી આને અમલમાં મૂકવા માટે આપણી પાસે રિવાઇઝ નામની એક સરળ પ્રક્રિયા છે અને આ તેના માટે DX DY અથવા X Y લે છે તેથી આપણે કહીએ છીએ કે આપણે DX ના મૂલ્યો માંથી આપણે ફક્ત તે જ મૂલ્યો રાખીશું કે જે આ RX Y માટે અનુરૂપ મૂલ્ય ધરાવે છે તેથી જો આ X છે અને આ Y છે તો આપણે તેને આમાં કાપીદર્શાવી શકીએ છીએ d X ના દરેક A માટે સંબંધિત જો DY માં B ન હોય તો DX માંથી A ને દૂર કરો આ ખૂબ જ સરળ પ્રક્રિયા છે જે દરેક મૂલ્યને જુએ છે તેથી આ A છે આ એક પ્રક્રિયા છે જે ફક્ત ડોમેન DX ની કાપણી કરે છે તેથી તે દરેક મૂલ્યને જુએ છે આ AX છે અને આ Y છે અને તે X ની દરેક કિંમત જુએ છે તેના માટે જો Y માં કોઈ મૂલ્ય નથી ત્યાં જો B એ DY સાથે સંબંધિત નથી મારે તેને પહેલા ઉમેરવું જોઈએ કે AB RX Y નો છે બીજા શબ્દોમાં કહીએ તો જો આપણી પાસે X અને Y પર દ્વિસંગી કન્સ્ટ્રેઇન હોય તો X ની દરેક કિંમત Y માં મેળ ખાતી કિંમત હોવી જોઈએ અને આ પ્રક્રિયા X ના આ ડોમેન એટલેકે X ડોમેનને કાપી રહી છે તે આ તમામ મૂલ્યોને જુએ છે અને A માટે દરેક મૂલ્ય કે જ્યાં કોઈ મેળ ખાતી કિંમત નથી બીજી બાજુ આ એક આની બે કિંમતો છે તેથી તે આની કોઈ કિંમત નથી તેથી તે આને ડોમેનમાંથી દૂર કરશે તે આને રાખશે તે આને રાખશે અને આને દૂર કરશે તેથી તે 2 મૂલ્યો દૂર કરશે અને એક અનિવાર્યપણે રાખશે તેથી આપણી કન્સિસ્ટનસી કરવાની પ્રક્રિયામાં મૂળભૂત રીતે આ વારંવાર કરવું જોઈએ જેથી ચલોની બધી જોડી આપણી કન્સિસ્ટનસી હોય તે કરવા માટે સૌથી સરળ અલ્ગોરિધમ છે AC 1 તે આપણી કન્સિસ્ટનસી 1 મૂળભૂત રીતે દરેક XY માટે નીચેના કામ કરે છે જેમ કે RXY એ ડોમેન છે RXY છે વાસ્તવિક એક કન્સ્ટ્રેઇન છે DXDY RXY ને કૉલ કરો અને DYDXRX Y બંને દિશામાં કૉલ રિવાઇઝ કરો તેથી આપણે એમ માનીશું કે RXY તેમની વચ્ચેનો સંબંધ ધરાવે છે તેથી હું RYX લખવાને બદલે હું ફક્ત RXY લખું છું દરેક વેરીએબલ જોડી XY માટે આપણે આ કરવા માંગીએ છીએ જેનો અર્થ છે કે જો મારી પાસે 3 વેરીએબલ છે ચાલો આપણે આને જોઈએ અને ચાલો કહીએ કે મારી પાસે આના જેવું કંઈક છે તેથી આ XY અને Z છે તેથી મારી પાસે 3 ચલ છે X અને Y Y અને Z વચ્ચે 2 સંબંધો છે અને હું આ નેટવર્કને સુસંગત બનાવવા માંગું છું જેનો અર્થ છે કે દરેક અસાઇનમેન્ટ આ ચલોમાંના એકને 2 ચલોની અસાઇનમેન્ટ સુધી વધારી શકાય છે નોંધ લો કે આપણે અગાઉ દોરેલા કોન્સ્ટ્રેટ નેટવર્ક ડાયાગ્રામમાં આપણે આ રીતે દોર્યું હતું આ Y છે આ Z છે અને આ X છે તેથી આ બંને વચ્ચે A છે અને એક જ નેટવર્ક છે તે મૂળભૂત રીતે આ એક કોન્સ્ટ્રેટ ગ્રાફ છે જે કહે છે કે કયું વેરીએબલ કન્સ્ટ્રેન છે કયા વેરીએબલ દ્વારા અને આપણે બાઈનરી કન્સ્ટ્રેઈન વિશે વાત કરી રહ્યા છીએ વગેરે આપણી પાસે માત્ર એજછે અન્યથા તમારી પાસે હાયપર એજ હશે હવે કન્સ્ટ્રેઇનમૂળભૂત રીતે ઓળખે છે કે કયા ચલો એકબીજા સાથે સંબંધિત છે મેચિંગ ડાયાગ્રામ તમને જણાવે છે કે વેરીએબલના કયા મૂલ્યો તે કન્સ્ટ્રેઇનમાં સહભાગી છે જ્યારે આપણે એવું કહીએ છીએ આ એક કન્સ્ટ્રેઇન ગ્રાફ છે તેથી જો તમને આ મેપ કલર નું ઉદાહરણ યાદ હોય જે આપણે જોયું છે તો આપણે કહ્યું કે આ તમામ 3 ડોમેન્સ લાલ વાદળી છે અને આ આના સમાન નથી અને આ આના સમાન નથી તેથી તે પ્રથમ આપેલ એક કન્સ્ટ્રેઇન છે સ્પષ્ટપણે આપણી પાસે આ અને આ વચ્ચે એક કન્સ્ટ્રેઇન છે જે કહે છે કે કોઈપણ વસ્તુની મંજૂરી છે RB અને ને R R ની અનુમતિ છે DB ની અનુમતિ છે અને BR ની અનુમતિ છે જો આપણે કોઈ કન્સ્ટ્રેઇન સ્પષ્ટ કર્યો નથી તો તેનો અર્થ સ્પષ્ટપણે તે એક સાર્વત્રિક સંબંધ છે તેનો અર્થ એ છે કે કોઈપણ વસ્તુને મંજૂરી આપવામાં આવે છે જેનો અર્થ થાય છે કે આપણા બેક ટ્રેકિંગ એલ્ગોરિધમે કહ્યું છે કે જો તમે પહેલા X માટે મૂલ્ય આપવા માંગતા હો અને જો તમે Z માટે મૂલ્ય આપવા માંગતા હો તો તે કન્સ્ટ્રેઇન નથી મૂકતો જેનો અર્થ છે કે તમે કંઈપણ પસંદ કરી શકો છો જો આપણે X માટે R પસંદ કરીએ તો તમે Z માટે B પસંદ કરી શકો છો તેને કોઈ પરવા નથી કારણ કે તે કોઈપણ કન્સ્ટ્રેઇનને જાણતો નથી આ સાર્વત્રિક સંબંધો છે પરંતુ અલબત્ત આ વ્યક્ત કરેલ નથી તેથી તે અહીં મેચિંગ ડાયગ્રામ માં ભાગ લેતો નથી અને તે આમાં ભાગ લેતો નથી તેથી જ્યારે તમે કહો છો કે RXY એ કન્સ્ટ્રેઇન છે તો તે CSP માં એક અભિવ્યક્ત કન્સ્ટ્રેઇનનો ઉલ્લેખ છે તેથી હું આ પર ફરી આવું તે પહેલાં આપણી પાસે 3 કન્સિસ્ટનસીની કલ્પના છે જે પાથ કન્સિસ્ટનસી તરીકે ઓળખાય છે I કન્સિસ્ટનસીની કલ્પના યાદ કરો જે સામાન્ય કલ્પના છે તેથી અહીં 3 કન્સિસ્ટનસી કહે છે કે મૂલ્યોની કોઈપણ જોડી જે કન્સ્ટ્રેઇન છે તે ત્રીજા મૂલ્ય સુધી વિસ્તૃત થઈ શકે છે તેથી જો હું આ માટે 2 મૂલ્યો પસંદ કરું છું તો હું તેને ત્રીજા મૂલ્ય સુધી વિસ્તારવા સક્ષમ હોવો જોઈએ તેથી જો હું આ માટે Z અને આ માટે વાદળી પસંદ કરું તો હું તેને આ માટે વાદળી સુધી વિસ્તારી શકું છું જો IX જો હું આ માટે વાદળી અને આ માટે લાલ પસંદ કરું તો હું આના માટે વાદળી પસંદ કરી શકું છું પરંતુ જો હું આ બે મૂલ્યોને પહેલા પસંદ કરું જો હું આ માટે લાલ અને આના માટે લાલ પસંદ કરું તો હું આ ચલ Y માટે આ બે વાદળીને વિસ્તારી શકું છું પરંતુ જો હું X માટે લાલ અને Z માટે વાદળી પસંદ કરવા જાઉં તો પછી હું તેને Y સુધી વિસ્તારી શકતો નથી તેથી આ નેટવર્ક આપણને આપવામાં આવ્યું છે કે નોડ 3 કન્સિસ્ટનસી છે અથવા નોડ પાથ કન્સિસ્ટનસી છે આ ઉદાહરણમાં આ સંબંધને કાપવા માટે કયો માર્ગ કન્સિસ્ટનસી કરાશે તો આપણે શું કરીશું તે કહેશે કે તમે આના માટે લાલ અને આના માટે વાદળી પસંદ કરો છો અને તે તેને આ મૂલ્ય સુધી વિસ્તારી શકશે નહીં તેથીઆ સંબંધમાંથી આ લાલ વાદળી દૂર કરવું આવશ્યક છે અને તમે તેને આ મૂલ્ય સુધી વિસ્તારી શકતા નથી તેથી તમારે આને સંબંધમાંથી કાઢવું પડશે તેથી પાથની કન્સિસ્ટનસી લાગુ કરવાથી એ તમને સંબંધોને કાઢવામાં મદદ કરશે જ્યારે તમે સાર્વત્રિક સંબંધને કાઢો છો ત્યારે હકીકતમાં તે એક નવો સંબંધ ઉમેરે છે તેથી જ્યારે તમે પાથ કન્સિસ્ટનસી લાગુ કરો છો ત્યારે તમને એક નવું નેટવર્ક મળે છે તે આના જેવું લાગે છે તે અમુક અર્થમાં તે નવો સંબંધ ઉમેરે છે તે અર્થ એવો છે કે પહેલા તે સાર્વત્રિક સંબંધ હતો પરંતુ હવે તે સાર્વત્રિક સંબંધ નથી તમારે તેને વ્યક્ત કરવું પડશે જેનો અર્થ X એ Z ને સંબંધિત નથી તેથી આ બે સમાન નથી પરંતુ આ એક સમાન છે તેથી આપણી પાસે નવું નેટવર્ક છે તેથી કન્સિસ્ટનસી લાગુ કરવાનો સામાન્ય વિચાર એ છે કે સર્ચ અલ્ગોરિધમ માટે પસંદગીને ફક્ત તે જ મૂલ્યો કે જેઓ ભાગ લેવા અને ઉકેલો માટે જરૂરી છે તેના માટે મર્યાદિત કરવી પરંતુ કારણ કે N વેરીએબલ સમસ્યામાં N વેરીએબલ હશે ખરેખર સંપૂર્ણ કન્સિસ્ટનસી પ્રાપ્ત કરવા માટે તમારે N કન્સિસ્ટનસી પ્રાપ્ત કરવી પડશે જે અલબત્ત મારા મત મુજબ એક મુશ્કેલ કાર્ય છે તેથી જ આપણે ઘણીવાર તે કરતા નથી તેથી જ અમુક અંશે કન્સિસ્ટનસી કાં તો નોડ કન્સિસ્ટનસી અથવા પાથ કન્સિસ્ટનસી સાતત્ય અથવા પાથ કન્સિસ્ટનસી અથવા અમુક ઉચ્ચ ક્રમ કન્સિસ્ટનસી કેટલી એ સમસ્યા કેટલી જટિલ છે તેના પર આધાર રાખે છે પછી બાકીનાને સર્ચ માટે છોડી દો જેનો આપણે અગાવ સંક્ષિપ્તમાં ઉલ્લેખ કર્યો છે જેમ કે ડિપેન્ડન્સી ડાયરેક્ટ બેક ટ્રેકિંગ અથવા લૂપ હેડિંગ સર્ચ C S P સોલ્વર કન્સિસ્ટનસી અમલીકરણમાં વિવિધ સાધનો છે જેમાંથી એક છે જેને આપણે આજે જોવાનો પ્રયાસ કરી રહ્યા છીએ જો આપણે કમાન કન્સિસ્ટનસી પર પાછા આવીએ તો હું આ નેટવર્કને કમાન કન્સિસ્ટનસી બનાવવા માંગુ છું જેનો અર્થ એ છે કે જો હું કોઈપણ ચલમાં કોઈપણ મૂલ્ય પસંદ કરું તો મને કન્સિસ્ટનસી મળવી જોઈએ જે મને આગામી ચલ માટે મૂલ્ય પસંદ કરવા દેશે તો દેખીતી રીતે તમે જોયું હોય તેમ જ્યારે આપણે ફોન કરીશું ત્યારે આપણે શું કરીશું આપણે X અને Y સાથે Y અને X સાથે X અને Z સાથે Z અને X સાથે Y અને Z અને Z અને Y સાથે રિવાઇઝ કૉલ કરીશું તેથી રિવાઇઝ કરવા માટે ઓછામાં ઓછા 6 કૉલ કરીશું આપણે યાદ રાખવું પડશે રિવાઇઝ એ ડાયરેક્શનલ કૉલ છે તે ફક્ત પ્રથમ ડોમેનને કાપે છે જો દરેક X અને DX માટે Y માં કોઈ અનુરૂપ મૂલ્ય નથી તો આ A ને DX માંથી કાઢી નાખો આ માટે તે રિવાઇઝ કરે છે તેથી અન્ય 6 કૉલ માટે આપણે ઓછામાં ઓછા 6 કૉલ કરવા પડશે હું તમને એક પ્રશ્ન પૂછવા માંગુ છું જો હું કહું કે XY રિવાઇઝ કરો YX રિવાઇઝ કરો XZ રિવાઇઝ કરો ZX રિવાઇઝ કરો YZ રિવાઇઝ કરો ZY રિવાઇઝ કરો તો શું મારું કામ થઈ ગયું અને શું મને એવું નેટવર્ક મળે છે જે સુસંગત છે ચાલો આપણે તેને આના પર અજમાવીએ તો ચાલો પહેલા XY ને સુધારીએ જેનો અર્થ છે કે આપણે આને કાઢી નાખીશું અને આપણે આને આમાંથી કાઢી નાખીશું પછી તેને રિવાઇઝ YX કહેવામાં આવે છે જેનો અર્થ છે કે આપણે આને Y ના ડોમેનમાંથી દૂર કરવા જઈ રહ્યા છીએ તો ચાલો હું તેને વર્તુળ કરી દર્શાવું N તેને પાર કરે છે તેથી આપણે જાણીએ છીએ કે તે વસ્તુઓ ત્યાં નથી પછી પછી XZ છે XZ માં આપણી પાસે બિલકુલ કન્સ્ટ્રેઇન નથી આપણને આપવામાં આવેલ કન્સ્ટ્રેઇન આ છે આ કન્સ્ટ્રેઇન રેખાકૃતિ જે કંઈપણ ફેરવે છે જેનો અર્થ છે કે તે એક સાર્વત્રિક સંબંધ છે જેનો અર્થ છે કે ત્યાંથી કોઈપણ મૂલ્ય પસંદ કરવા પર કોઈ કન્સ્ટ્રેઇન નથી તેથી આ રિવાઇઝ કૉલ કંઈ કરશે નહીં પરંતુ આપણી પાસે Y અને Z વચ્ચે કન્સ્ટ્રેઇન છે આ માટે આપણી પાસે આ મૂલ્ય છે આ માટે આપણી પાસે આ મૂલ્ય નથી તેથી આપણે આના માટે આને કાઢી નાખવું પડશે આપણી પાસે આ મૂલ્ય છે આપણી પાસે આ મૂલ્ય છેઆ મૂલ્ય ત્યાં નથી આ આપણી પાસે નથી તેથી આપણે તેને કાઢી નાખવું પડશે હવે ચાલો જોઈએ કે મેં આને કાઢી નાખ્યું તે ક્ષણે શું થાય છે આ મૂલ્ય ઠીક છે આ અહીં એક બાકી છે પરંતુ આ સંબંધિત આ મૂલ્ય માટે આની પાસે મેળ ખાતી કોઈ કિંમત નથી તેથી મેં X Y ને રિવાઇઝ કર્યું પરંતુ હવે જ્યારે મેં તેને અહીં રિવાઇઝ કર્યું ત્યારે મેં Y ની વેલ્યુ કાઢી નાખી અને X ની આ વેલ્યુમાં કંઈ બચ્યું નથી તેથી કૉલ કરવા માટે ઓછામાં ઓછું એક વધુ રિવાઇઝ મારે અનિવાર્યપણે કરવું પડશે તેથી જો તમે આ કરો છો તો આની પાસે આ છે આની પાસે આ નથી તેથી આ જાય છે આની પાસે આ નથી આ દૂર કરી દો આ મૂલ્ય સિવાય તે લગભગ આપણી કન્સિસ્ટનસી છે અહીં આ મૂલ્યને અનુરૂપ મૂલ્ય નથી અહીં આ મૂલ્ય છે આ મૂલ્ય અહીં છે અને પછી આ મૂલ્ય ત્યાં છે આ મૂલ્ય અહીં આ મૂલ્ય છે અને તે અહીં છે પરંતુ આનું અહીં મૂલ્ય નથી તેથી મારે XY પર બીજો કૉલ કરવો જ જોઈએ એટલે કે મારે આને લૂપમાં મૂકવું જોઈએ જ્યાં સુધી વધુ ફેરફાર ન થાય જ્યાં સુધી કોઈ ડોમેન બદલાય નહીં ત્યાં સુધી શું કરવું સૌથી સલામત બાબત છે હું આ કરવાનું ચાલુ રાખીશ આ બધું સુધારીશ બહારથી જ સુધારીશ આપણે જોઈ શકીએ છીએ કે રિવાઇઝ XZ કહેવાનો ખરેખર કોઈ અર્થ નથી પરંતુ અલબત્ત આપણે રિવાઇઝ XZ કહી રહ્યા નથી કારણ કે શરત કહે છે કે દરેક માટે X Y હતા તેથી સેટ RXY એ કન્સ્ટ્રેઇન છે તેથી RXZ એ કન્સ્ટ્રેઇન નથી તેથી આપણે XY YX YZ અને ZYને વારંવાર રિવાઇઝ કરીશું જ્યાં સુધી આપણે એવી સ્થિતિમાં ન આવીએ જ્યાં સુધી કોઈ ડોમેન બદલાતું નથી કારણ કે પછી આપણે બતાવીએ છીએ કે તે આપણી કન્સિસ્ટનસી છે તો શું આ અલ્ગોરિધમ સરસ છે શું તે સારું અલ્ગોરિધમ છે જવાબ ના છે કારણ કે એવી દલીલ કરી શકાય છે કે તમે જે કોલ્સ રિવાઇઝ કરો છો તે કૉલ્સની સંખ્યા ખરેખર ખૂબ મોટી છે કે દરેક ચક્રમાં સૌથી ખરાબ કિસ્સામાં તમે એક ડોમેનમાંથી માત્ર એક મૂલ્ય દૂર કરશો સૌથી ખરાબ કિસ્સામાં તમે એવું નેટવર્ક બનાવી શકો છો જેથી એક ચક્રમાં જેનો અર્થ થાય કે સંપૂર્ણ સેટઅપ રિવાઇઝ કૉલ્સ તમે એક ડોમેનમાંથી માત્ર એક મૂલ્ય દૂર કરશો અને પછીના ચક્રમાં તમે એક ડોમેન માંથી એક મૂલ્ય દૂર કરશો તેથી જો ત્યાં N ડોમેન્સ છે અને ચાલો કહીએ કે તે બધા જોડાયેલા છે અને તેમાંના દરેકની કિંમત K છે તો પછી તમે N ને K ચક્રમાં બનાવશો જે કાર્યક્ષમ નથી તેનું કારણ એ છે કે શા માટે આપણે આ કોલને રિવાઇઝના તમામ સંયોજનો કરવા જોઈએ હવે જો આપણે જોઈએ કે આપણે શું કરવું જોઈએ તે નીચે મુજબ છે કે જ્યારે આપણે કૉલ પર આ સુધારો કર્યો અને પછી આપણે Y ના ડોમેનમાંથી આ મૂલ્યને કાઢી નાખ્યું તો આપણે કહેવું જોઈએ કે Y માં ફેરફાર થયો છે તેથી જે સંબંધ Y માં છે તેમાં ભાગ લેતા કોઈપણ કન્સ્ટ્રેઇન તે સંબંધને ફરીથી જુઓ કારણ કે Y એ આ વસ્તુમાં ભાગ લેતા કોઈપણ XYમાં ફેરફાર કર્યો છે તેથી તે સંબંધને ફરીથી જુઓ તેથી જેનો અર્થ છે કે જ્યારે આપણે ડોમેનમાંથી કોઈ મૂલ્ય કાઢી નાખીએ છીએ ત્યારે આપણે ફક્ત તે જ સંબંધોને સુધારવું જોઈએ જે તે વેરીએબલ સાથે ભાગ લેતા હોય તે વાસ્તવમાં એક અલ્ગોરિધમ તરફ દોરી જાય છે જેની વધુ વિગતોનું હું અહીં વર્ણન કરીશ નહીં જેને AC 3 કહેવામાં આવે છે જેને ઘણા લોકો માને છે કે અમુક અર્થમાં તે કન્સ્ટ્રેઇન સંતુષ્ટિનો મોટો બોસ છે જો તમે તેને જોવા તો આપણે આયર્લેન્ડ જઈ શકીએ છીએ જ્યાં મોટા કન્સ્ટ્રેઇન કેન્દ્ર છે અને તે સંભવ છે કે ત્યાં મોટા ભાગ ના કન્સ્ટ્રેઇન સંસર્ચન થાય છે કેટલાક AC 3 માટે અલ્ગોરિધમ્સ છે જોકે AC 2 અનિવાર્યપણે ખોવાઈ ગયું છે પરંતુ આ ACD 3 અલ્ગોરિધમ ને હું હમણાં જ ફરીથી સમજાવીશ આપણે શું કરીએ છીએ કે શરૂઆતમાં તે તમામ સંભવિત રિવાઇઝના ક્યુબને જાળવે છે પરંતુ પછી તેમાંથી ઘટકોને દૂર કરે છે અને તે કતારમાં ઉમેરવાનો કોલ કરે છે અને તેમાં જરૂરી છે કે મારે આ સંબંધને ફરીથી તપાસવા જોઈએ અનિવાર્યપણે જેનો અર્થ એ છે કે જો મેં Y માંથી કંઈક કાઢી નાખ્યું હોય તો પછી મારે આ સુધારેલા XY કૉલને તપાસવા જોઈએ ફરીથી આને લૂપ તરીકે બનાવો જો મેં તેમાંથી કંઈક કર્યું હોય તો તે ફક્ત Y છે તેથી જો મેં આમાંથી કંઈક કર્યું હોય તો y થી x સુધીના કૉલમાં y પછી મારે Z ZY ને ફરીથી એક રિવાઇઝ કૉલ કરવો પડશે તેથી જો અમુક મેળ ખાતી કિંમત ગુમાવવાનો ભય હોય તો જ હું ફરીથી સુધારો કરવા માટે કૉલ કરીશ તેથી હું તે ચોક્કસ રિવાઇઝ કૉલને કતારમાં મૂકીશ જેનો અર્થ છે કે જ્યાં ફેરફારો થઈ રહ્યા છે ત્યાં જ આ કન્સ્ટ્રેઇન તે અર્થમાં પ્રોપેગેશન થશે તેથી જ આપણે આ કન્સ્ટ્રેઇન પ્રોપેગેશન કહીએ છીએ આપણે અહીં અન્ય અલ્ગોરિધમનો ઉપયોગ કરવો પડશે જે અલબત્ત આપણે કૉલ AC 4 પર ચર્ચા કરીશું નહીં જે સુધારવા માટે સામાન્ય કૉલ્સ પણ કરતું નથી ફરીથી તે કહે છે કે આ વસ્તુમાં આ મૂલ્ય બદલાયું છે તેથી જો આ મૂલ્ય કેટલાક માટે મેળ ખાતું મૂલ્ય હતું તો ચાલો આપણે કહીએ કે આ મૂલ્ય મેળ ખાય છે X માં આ મૂલ્ય માટે તપાસો કે X પાસે હજી પણ મેળ ખાતી કિંમત છે કે નહીં નહીં તો હું તેમાંથી X દૂર કરીશ તેથી હું આ રિવાઇઝ XY કૉલ પણ કરતો નથી ફરીથી તે માત્ર આ ચોક્કસ મૂલ્યને જ જુએ છે કે ત્યાં અનુરૂપ મેચિંગ મૂલ્ય બાકી છે કે કેમ કારણ કે તેની બીજી કિંમત હોઈ શકે છે પરંતુ જે કિસ્સામાં અલબત્ત આપણે તેને કાઢી નાખવાની જરૂર નથી કારણ કે આ કાઢી નાખ્યા પછી તેની પાસે કોઈ મૂલ્ય બાકી નથી આ કાઢી નાખવું જોઈએ તેથી હજુ પણ અંતિમ સ્તરની વિગત અલ્ગોરિધમ AC 4 છે અને દેખીતી રીતે અહીં જટિલતા ઘટતી જાય છે કારણ કે તમે અહીંથી અહીં જશો એમ પ્રતિનિધિત્વ વધે છે આપણે વધુ વસ્તુઓનું પ્રતિનિધિત્વ કરવું પડશે તેથી હું એક ચોક્કસ કન્સ્ટ્રેઇન સેટિસ્ફેક્શનની સમસ્યા વિશે વાત કરવા માંગુ છું જ્યાં એક એલ્ગોરિધમ જે AC 1 અને AC 2 ની વચ્ચે અથવા તેની નજીક છે તે જોશું A C 2 શું થશે તેનું વર્ણન કરવામાં આવ્યું છે તો તેનો ઉપયોગ કરીયે આ એક જાણીતી સમસ્યા છે જેને હફમેન ક્લોઝ લેબલિંગ તરીકે ઓળખવામાં આવે છે અને ત્યાં એક જાણીતો અલ્ગોરિધમ છે જેને વોલ્ટ્ઝ અલ્ગોરિધમ કહે છે જે AC 2 જેવા છે જોકે તેને સત્તાવાર રીતે એવું કહેવામાં આવતું નથી હવે ચાલો હું પહેલા સમસ્યાનું વર્ણન કરું સમસ્યા દ્રશ્ય લેબલીંગ માટે છે અને જ્યારે તમે કહો કે લેબલીંગ જોયું તો આપણો મતલબ એ છે કે આપણી પાસે એક લાઇન ડ્રોઇંગ છે અને તમારે તેને લેબલ કરવું છે તેથી ઉદાહરણ તરીકે તમારી પાસે આના જેવી આકૃતિ છે આપણે એક ભિન્નતા જોઈશું જે સરળ આકૃતિઓની વાત કરે છે જો કે વૉલ્ટ્ઝ અલ્ગોરિધમ ખરેખર વધુ જટિલ આકૃતિઓ પર લાગુ થાય છે આ સરળ આકૃતિમાં આપણે 3 ચહેરાઓ ધરાવતા ટ્રિહેડ્રલ વિશે વાત કરીશું દરેક શિરોબિંદુમાં પ્લેનરના 3 ફેસ હોય છે તેથી કોઈપણ પદાર્થ જે પ્લેનરથી બનેલો છે પછી ભલે તે પ્લેનરની સપાટી હોય તો તેના દરેક શિરોબિંદુ બરાબર 3 એજથી બનેલ હોય છે તેથી આ બધા શિરોબિંદુઓ તે લાયકાત ધરાવે છે તેથી આ 3 એજ અને 3 ફેસ છે આ શિરોબિંદુઓ 1 2 અને 3 પછી દરેક શિરોબિંદુઓ 3 ફેસ બનાવે છે આવા ઑબ્જેક્ટને ત્રિમુખી ઑબ્જેક્ટ કહેવામાં આવે છે ઉદાહરણ તરીકે જો હું આના જેવું કંઈક દોરવા સક્ષમ હોઉં જો તમે આના પર આની કલ્પના કરી શકો છો જો ઑબ્જેક્ટ સમાન હોય તો તમે ત્રિકોણીય ઑબ્જેક્ટ નહીં બનાવી શકો તેથી કોઈપણ રીતે આ એ ઑબ્જેક્ટ નથી જે આપણે જોઈએ છીએ આપણને આ ઑબ્જેક્ટમાં રસ છે હવે તે લેબલીંગ સમસ્યા છે જેનો અર્થ છે કે તમારે દરેક એજને લેબલ કરવી પડશે અને લેબલ નીચે મુજબ છે બહિર્મુખ એજ માટેના વર્ગના લેબલ્સ છે યાદ રાખો આપણે બહિર્મુખ દ્વારા એવી એજની વિશે વાત કરી રહ્યા છીએ કે જેમાં આપણો અર્થ એ છે કે ઑબ્જેક્ટ અંદર છે અમુક અર્થમાં હું આ એજને વત્તા તરીકે લેબલ કરીશ કારણ કે તે બહિર્મુખ એજછે બહારથી જોવામાં આવે ત્યારે માઈનસ એજ એ અંતર્મુખ છે અને હું આ અને આ એજને માઈનસ તરીકે લેબલ કરીશ કારણ કે તે અંતર્મુખથી બનેલું છે આ દિવાલો અને છત વચ્ચેના રૂમનો ખૂણો દર્શાવે છે ઉદાહરણ તરીકે આ અંતર્મુખ એજની બહાર છે વિવિધ પુસ્તકોનો આને માટે અલગ અલગ કલ્પના વાપરે છે કેટલાક લોકો ફોલ્ડ અને બ્લેડ કલ્પનાનો ઉપયોગ કરે છે પરંતુ આપણે તીરની કલ્પનાનો ઉપયોગ કરીશું જેને કાં તો આ રીતે નિર્દેશ કરીએ છીએ અથવા તે આ રીતે નિર્દેશ કરીશું આપણે તેમની વચ્ચે તફાવત જોઈશું પરંતુ સામાન્ય વિચાર મુજબ આ જમણી બાજુનો ઑબ્જેક્ટ દર્શાવે છે જમણી બાજુથી તમારો મતલબ શું છે કે જો આપણે તીરની દિશાને અનુસરીએ છીએ તો બાબત જમણી બાજુએ છે અને બીજી બાજુ ખાલી તીર છે તેથી જો હું આ આંકડો જોવા ગયો તો બાબત આ બાજુ છે તેથી મારે તેને આ બાજુ લેબલ કરવું જોઈએ તેથી આ હફમેન ક્લોઝ લેબલીંગ કાર્યમાં આ 4 પ્રકારના લેબલો સાથે લાઇન ડ્રોઇંગને લેબલ કરવાનું છે વધુ સામાન્ય કિસ્સામાં અન્ય પ્રકારના લેબલો છે જેનો આપણે ઉપયોગ કરીએ છીએ ઉદાહરણ તરીકે આપણી પાસે પડછાયાઓ છે પછી જો આપણી પાસે વસ્તુઓમાં તિરાડો હોય અથવા જો આપણી પાસે શિરોબિંદુ પર 4 એજ હોય 3 કરતાં વધુ એજ શિરોબિંદુ પર હોય તેથી તે તમામ પ્રકારની એજ હોય તો તેના માટે અન્ય પ્રકારના લેબલ હોઈ શકે છે પરંતુ આ ખૂબ જ સરળ વર્ગના ઑબ્જેક્ટ માટે જે ત્રિકોણીય પદાર્થો છે જે પ્લેનરથી બનેલા છે જ્યાં દરેક શિરોબિંદુ 3 ફેસનું બનેલું છે તેમાં ઑબ્જેક્ટ્સનો આપણે લેબલ કરવા માટે આપણે આનો ઉપયોગ કરી શકીએ છીએ તેથી કાર્યમાંનો હેતુ આ લેબલોને સર્ચ કરવાનું છે હવે આ સમસ્યા માટે આ જગ્યા તમે જોઈ શકો છો કે દરેક ધારને આપણે શિરોબિંદુઓમાં 4 રીતે લેબલ કરી શકાય છે તેથી જ્યારે આપણે કોઈ રેખા કે આના જેવું ચિત્ર જોઈએ છીએ ત્યારે આપણે આ 4 પ્રકારની વચ્ચે તફાવત કરી શકીએ છીએ જેને આપણે Y શિરોબિંદુ કહીએ છીએ જે આના જેવો દેખાય છે જે 3 શિરોબિંદુઓથી બનેલો છે આપણે આને W શિરોબિંદુ કહીશું અને આને આપણે T શિરોબિંદુ કહીએ છીએ જે આના જેવો દેખાય છે તેથી આ 3 ધાર છે આ શિરોબિંદુ છે જો અહીં જાઓ તો તે T જેવું દેખાવું જોઈએ અને 4 એ L શિરોબિંદુ છે જ્યાં તમે ત્રીજી ધાર જોઈ શકતા નથી જે આ તરફ છે A માટે ફક્ત 4 પ્રકારના શિરોબિંદુઓ છે જે આપણે જોઈ શકીએ છીએ અને આપણે અહીં ધારી રહ્યા છીએ કે આ સામાન્ય દૃશ્યો અને આ શિરોબિંદુઓ છે તમે જાણો છો કે એવું નથી કે આપણી પાસે 2 ઑબ્જેક્ટ છે અને કોઈક રીતે 2 ઑબ્જેક્ટના પ્લેસમેન્ટ દ્વારા એવું લાગે છે કે તે એક સીધી રેખા છે આપણે આવા દૃશ્યોને અનિવાર્યપણે ટાળીએ છીએ જ્યાં કૅમેરાના સંરેખિત ફેરફારમાં થોડો ફેરફાર થાય છે જો તમે તેને કૉલ કરવા માંગો તો તમારે દૃષ્ટિકોણ બદલવો પડશે તેથી આપણે ધારીએ છીએ કે આ સામાન્ય દૃશ્યો છે અને કાર્ય આ રીતે લેબલ કરવાનું છે તેથી જો તમે આ મૂળ ડ્રોઇંગ પર પાછા જાઓ તો તમે આ માટે લેબલનો આ સમૂહ સર્ચ કરવા માંગો છો હવે સૈદ્ધાંતિક રીતે 3 એજસાથેના કોઈપણ શિરોબિંદુને 4 થી 4 માં 4 64 રીતે લેબલ કરી શકાય છે તેથી 64 વત્તા 64 વત્તા 64 વત્તા 16 પરંતુ કારણ કે આ વસ્તુઓ ત્રિકોણીય છે આપણે જાણીએ છીએ કે તેને 4 કરતાં ઓછી રીતે લેબલ કરી શકાય છે તો ચાલો હું આ W શિરોબિંદુનું ઉદાહરણ લઉં તેને આ રીતે લેબલ કરી શકાય તેથી હું તેને ડાબેથી જમણે લેબલ કરીશ આ માઈનસ હોઈ શકે છે આ વત્તા હોઈ શકે છે અને આ વત્તા હોઈ શકે છે કારણ કે આપણે અહીં માઈનસ પ્લસ અને પ્લસ જોઈ શકીએ છીએ તે એક શક્યતા છે તો ચાલો હું તેને લેબલ કરું તે આના જેવું હોઈ શકે છે જેમ તમે અહીં જોઈ શકો છો કે આ છે વત્તા આ આના જેવું છે અથવા તે વત્તા ઓછા હોઈ શકે છે આપણી પાસે એક ઉદાહરણ છે આપણી પાસે અહીં એક છે આ વત્તા આ માઈનસ છે અને આ માઈનસ છે હવે તે બહાર આવ્યું છે કે આ W પ્રકારના શિરોબિંદુ માટે આ ફક્ત 3 ભૌતિક રીતે શક્ય લેબલનો સમૂહ છે તેથી 64 થી આપણે તેને 3 સુધી વિસ્તૃત કર્યું છે શું આપણે આ માહિતી લેબલીંગ સમસ્યામાં વાપરી શકીયે હું આ એક કવાયત તરીકે રાખું છું આ બ્રોડન ડાઉન 6 છે આ બ્રોડન ડાઉન 6 છે અને આ પણ 6 બ્રોડન ડાઉન છે લેબલિંગ બેઝ T ના અહીં ફક્ત 6 આધાર છે તેથી આ ઉદાહરણ T તરીકે કોષ્ટકનો ભાગ હોઈ શકે છે તેથી તમારી પાસે એક ટેબલ છે અને આ એક ભાગ છે અથવા તેના જેવું કંઈક છે તમે અહીં T જોઈન્ટ જોઈ શકો છો જેમાં તમે કલ્પના કરી શકો છો કે આ આના જેવું હશે આ આના જેવું હશે અને આના જેવું હશે આ 6 બેઝમાંથી એક છે અને 6 અલગ અલગ રીતો છે જેનાથી તમે તેને T જોઈન્ટનું લેબલ લગાવી શકો છો અને તમારા માટે તેને સર્ચ કરવું એ એક રસપ્રદ કવાયત હોવી જોઈએ તો આ માહિતીનો ઉપયોગ કેવી રીતે કરી શકાય એક સરળ ભાગ એક સરળ પેક જેનો આપણે એક એજ પર ઉપયોગ કરવો જોઈએ તે બંને છેડે ફક્ત એક જ રીતે લેબલ કરી શકાય છે તેથી દરેક એજમાં 2 છેડા હોય છે તે દરેક એજમાં ભાગ લે છે તે 2 શિરોબિંદુઓમાં ભાગ લે છે તેથી તે બંને રીતે સમાન લેબલ કરે છે તેથી ઉદાહરણ તરીકે એકવાર મેં આ એજને પ્લસ તરીકે લેબલ કરી દીધું તેનો અર્થ છે તે પ્લસ આ છેડે છે અને આ છેડે પણ પ્લસ છે દેખીતી રીતે તે સમાન એજ છે અનિવાર્યપણે તે એક સરળ ત્રિમુખી પદાર્થ છે હું જાણું છું કે આ ચોક્કસ એજઅહીં વત્તા છે આ ભાગ વત્તા છે મારી પાસે આ ભાગ પર કન્સ્ટ્રેઇન છે તેથી હું 6 સંભવિત સંબંધોમાંથી આ માટે એક કોષ્ટક સર્ચ કરી શકું છું જેમાં મધ્યમાં વત્તા છે બાજુ પર 2 અન્ય વસ્તુઓ છે તેથી હું તે 2 ચોક્કસ એજના ડોમેનને બરાબર કાપી શકું છું જેમ કે આપણે અંકગણિત કોયડાઓ માટે કેટલાક મૂલ્યવાન કાપણી મૂલ્યો મળે ત્યારે ડોમેન્સ કાપીએ છીએ તેવી જ રીતે અહીં ડોમેન કાપી શકાય વોલ્ટ્ઝ એલ્ગોરિધમ જે કરે છે તે આવું કૈંક છે તે પ્રથમ 9 ના આખા સમૂહનું સ્કેન કરે છે તેને દોરવાથી એવી ધારણા થાય છે કે આ એક નક્કર વસ્તુઓ છે જેનો અર્થ એ છે કે એજ એ સીમાઓ છે જેનો અર્થ થાય છે કે વસ્તુ અંદર રહેલ છે તે આને લેબલ કરીને પછી આને લેબલ કરીને પછી આને લેબલ કરીને પછી આને લેબલ કરીને અને તેથી આગળ શરૂ કરી શકે છે અને પછી તે પ્રોપેગેશન કરે છે એકવાર આપણી પાસે આ બાહ્ય લેબલ હોય તો તે આંતરિક લેબલને નિયંત્રિત કરશે ઉદાહરણ તરીકે જો આપણે અહીં આ સ્થાનને જોઈએ તો તે અહીં માત્ર હકારાત્મક લેબલ જ આપવાની મંજૂરી આપે છે કારણ કે W સંયુક્તમાં આપણી પાસે ફક્ત આ ત્રણ જ શક્ય છે આપણે આ વેરીએબલને ઠીક કરીએ છીએ આપણે અહીં પ્લસ માટે પ્રોપેગેશન કરી શકીએ છીએ અને આ પ્લસ છે તમે જોશો કે આ પ્લસ પ્લસ પ્લસ એ કતાર સંયોજનમાંનું એક છે જે માન્ય છે તેથી આ પ્રોપેગેશનનો વિચાર છે અનિવાર્યપણે એકવાર તમે કોઈ સ્થાને કોઈ મૂલ્ય જાણી લો કે તમે આગલા સ્થાને પ્રોપેગેશન કર્યો છે અને પછીના એક માટે ડોમેનને કાપી નાખો બરાબર જેમ આપણે અહીં વાત કરી છે તે ચોક્કસ વેરીએબલના ડોમેનમાં સુધારો કરો અને તે વોલ્ટ્ઝ અલ્ગોરિધમ કરે છે તેથી હું બીજું ઉદાહરણ આપું કે જ્યાં સંપૂર્ણ સેટિસ્ફેક્શનનો ઉપયોગ કંઈક કરવા માટેની પદ્ધતિ તરીકે કરવામાં આવ્યો છે આ ઉદાહરણ જેને આપણે કન્સિસ્ટનસી આધાર નિદાન કહીએ છીએ તેના પરથી આવે છે તો ચાલો હું એક પ્રમાણભૂત ઉદાહરણનો ઉપયોગ કરું જેનો આપણે આ બાબતમાં ઉપયોગ કરીએ છીએ ચાલો કહીએ કે આપણી પાસે 3 ગુણકનું બનેલું એક નાનું ઉપકરણ છે આ M 1 છે આ M 2 છે આ M 3 છે તે ઇનપુટ્સ લે છે ચાલો કહીએ કે ઇનપુટ્સ ઠીક છે તો ચાલો કહીએ I 1 I 2 I 3 I 3 I 4 I 5 I 6 તે ઉત્પન્ન કરે છે દરેક એક આઉટપુટ ઉત્પન્ન કરે છે ચાલો કહીએ કે આ આઉટપુટ એક એડરમાંથી આવે છે અને આ આઉટપુટ બીજા એડરમાં આપાય છે અને આપણી પાસે 2 મૂલ્યો છે અહીં એક નાનું ઉપકરણ છે જે કંઈક ઉમેરવાનું કામ કરે છે ગુણાકાર સંયોજન કન્સિસ્ટનસીને આધારીત ચકાસણી એ એક પ્રકારે મોડેલ આધારિત કન્સિસ્ટનસી ચકાસણી તરીકે પણ ઓળખવામાં આવે છે તેથી મૉડલ આધારીત કન્સિસ્ટનસી કહે છે કે તમે સિસ્ટમનું એક મૉડલ બનાવો અને આપણે જે મૉડલ બનાવીએ છીએ તે કન્સ્ટ્રેઈન મૉડલ છે તો આપણે તે કેવી રીતે કરવું જોઈએ આપણે કહીએ છીએ કે ગુણાકારની વ્યાખ્યા નીચે મુજબ આપી શકાય છે જો હું આનો ઉપયોગ M ના સાઈન આઉટપુટ માટે ઈનપુટ 1 ગુણાંક 2 માટે કરીશ તો હું એક ગુણક વ્યાખ્યાયિત કરી રહ્યો છું જે I પર કામ કરે છે જો ગુણાકાર થાય તો આ સંબંધ જૂનો હોવો જોઈએ જે વેરીએબલ્સ વચ્ચેનો કન્સ્ટ્રેઇન છે તે M ના 3 ચલ 2 I 1 ગુણ્યાં I 2 IN ને સમાન છે આપણે આ રીતે વ્યાખ્યાયિત કરી શકીએ છીએ પછી આપણે કનેક્ટિવિટી વિશે વાત કરી શકીએ છીએ આપણે કહી શકીએ કે M 1 નું આઉટપુટ a માંથી એકના ઇનપુટ જેટલું છે અમુક સંકેતોમાં એક આપણે આ કહી શકીએ છીએ આપણે કહીએ છીએ કે આ આઉટપુટ આ ઇનપુટ સાથે જોડાયેલ છે અને તેના દ્વારા આ 2 વેરીએબલ વચ્ચે પણ કન્સ્ટ્રેઇન છે કે આ મૂલ્ય આ મૂલ્ય જેટલું જ હોવું જોઈએ તેથી આપણે આ 3 ગુણક વત્તા 2 સંબોધન કન્સ્ટ્રેઇનનું વર્ણન આ રીતે કરીએ છીએ આ તર્ક કન્સ્ટ્રેઇન એ તાર્કિક નિવેદન છે આનો અર્થ એ થાય છે કે આપણે એક કન્સ્ટ્રેઇનમાં રૂપાંતરિત કરી શકીએ છીએ જે આ પ્રકારનું નિવેદન છે આપણે આ કહીને સમગ્ર ઉપકરણનું વર્ણન કરીએ છીએ આ ભાગ તમને જણાવે છે કે કનેક્ટિવિટી શું છે આ ભાગ તમને જણાવે છે કે વ્યક્તિગત ઘટકનું વર્તન શું છે અને આ 2 વચ્ચે આપણે આખા ઉપકરણનું વર્ણન કર્યું છે તો હવે શું ધારીએ કે આપણને આ ઇનપુટ 2 3 મળે છે અહીં આપણે શું અપેક્ષા રાખીએ છીએ આપણે અનુમાન કરી શકીએ છીએ કે આ ઉપકરણ 2 3 એટલેકે 6 છે અહીં 2 માં 3 એટલેકે 6 છે અહીં 2 માં 3 એટલેકે 6 છે અહીં અને પછી 6 વત્તા 6 તે આપણને 12 આપશે અને 12 અપેક્ષિત આઉટપુટ છે પરંતુ જો OA 2 બરાબર 12 હોય તો શું થાય અપેક્ષા મુજબ આ વાસ્તવિક મૂલ્ય વાસ્તવિક કન્સ્ટ્રેઇન અથવા અવલોકન છે પરંતુ કોઈપણ રીતે CSP નોટેશનમાં તે એક કન્સ્ટ્રેઇન છે અને OA 1 બરાબર 10 હવે ધારો કે હું તમને આ સમસ્યા IH આપું તે શું છે તે એક કન્સ્ટ્રેઇન સેટિસ્ફેક્શનની સમસ્યા છે જ્યાં આ ચલ છે ચલમાં તે કાં તો સાચું છે અથવા તે ખોટું છે અને આ આખું નિવેદન પણ ચલમાં છે તેથી જેમ ગણિતમાંથી હોઈ છે તેમ કાં તો આ સાચું છે અથવા તે ખોટું છે તેથી ચાલો આપણે અહીં વિગતોમાં ન જઈએ પરંતુ મૂળભૂત રીતે કન્સ્ટ્રેઇનનો સમૂહ છે જેમાં સહાયકોના વર્ણન મુજબ આઉટપુટ શું હોવું જોઈએ પરંતુ આપણને જે સિસ્ટમ આપવામાં આવી છે તેમાં ઇનપુટ્સ આ 2 3 2 3 2 3 છે આ એક ગુણક છે આ એક ગુણક છે આ એક ગુણક છે આ એક એડર છે આ એક એડર છે તમે જે આઉટપુટ જોઈ રહ્યા છો તે અહીંનું આઉટપુટ 10 છે અહીંનું આઉટપુટ 12 છે તો શું થઈ રહ્યું છે આ અભિગમમાં અહીં નિદાનનું કાર્ય છે જે ખામીયુક્ત ઘટકને ઓળખવા માટે છે અને તેથી આપણે ધારીએ છીએ કે જોડાણો ક્યારેય ખામીયુક્ત નથી આ એક સરળ ઉદાહરણ છે આપણે વસ્તુઓ જોઈ રહ્યા છીએ કે આમાંથી કોઈ એક ગુણાકાર અથવા એડર ખામીયુક્ત છે તો આપણે આ કેવી રીતે કરી શકીએ તેનું વર્ણન સ્તર છે આપણે કહીએ છીએ કે આ એક CSP છે આમાંના દરેક 3 ઇનપુટ વેરીએબલ છે આ તે વેરીએબલ 3 ઇનપુટ અને આ ગુણક વચ્ચેનું કન્સ્ટ્રેઇન છે તેથી M 1 I 1 I 2 અને O 1 4 ચલ આ 4 ચલ વચ્ચેનો કન્સ્ટ્રેઇન છે તેથી જો M 1 આ હોય તો ગુણકનું આઉટપુટ 2 ઇનપુટના ઉત્પાદન જેટલું હોવું જોઈએ એડર માટે પછી ગુણકનો ગુણક છે તેથી મારી પાસે આ કન્સ્ટ્રેઇન છે મારી પાસે એવા કન્સ્ટ્રેઇન છે કે હું 1 બરાબર 2 I 2 બરાબર અને તેથી વધુ દર્શાવી શકું અહીં મને આ CS P માટે ઉકેલ આપો કયા વેરીએબલ ખૂટે છે જે ખૂટે છે તે આ છે હું ઇનપુટ વેરીએબલ્સને જાણું છું હું આઉટપુટ વેરીએબલ્સ જાણું છું હું મધ્યવર્તી ચલોને જાણતો નથી અને મને ખબર નથી કે બધા ઉપકરણો કામ કરી રહ્યા છે કે નહીં તેથી આ C S P કેવી રીતે સર્ચ કરે છે તેની વિગતોમાં ગયા વિના અને તે પોતે જ એક ડોમેન છે અને એક આખો સમુદાય છે જે મોડેલ બેઝ ડાયગ્નોસિસ કરે છે અને વિચાર આ C S Pનો ઉકેલ સર્ચ કરવાનો છે ઉકેલ આના જેવો દેખાશે મૂળભૂત રીતે CSP P માટે અમુક ઉપકરણને સેટિસ્ફેક્શન કરે તે માટે આમાંની કેટલીક ખામીની બાબતો કહેશે અમુક ઘટક ખામીયુક્ત હોવા જોઈએ અમુક ઘટક અમુક વિધાન જે કહે છે કે આ ઘટક ખામીઓ હોવા જોઈએ અને તેને ઉકેલમાં સર્ચ કરવામાં આવશે આપણે યાદ રાખવું જોઈએ કે આ આઉટપુટ 10 છે તેથી જેનો અર્થ છે કે હું 10 જેવું નિવેદન કરું છું 6 વત્તા 6 બરાબર છે જે એડર આપે છે તેથી આ ખામી યુક્ત નિવેદન છે હવે શું દોષ એડરનો છે કે પછી દોષ જે 2 ઇનપુટ છે તેનો છે કારણ કે કોઈએ મને Y માં કહ્યું નથી કે ઇનપુટ 6 છે ઇનપુટ મારાથી છુપાયેલ છે તે કંઈક બીજું હોઈ શકે છે તો શું આ એડરખામીયુક્ત છે શું આ ગુણક ખામીયુક્ત છે કદાચ આ બે ગુણક માંથી એક ખામીયુક્ત છે અથવા શક્ય છે કે આ બંને ખામીયુક્ત છે અને આ બે એવી રીતે ખામીયુક્ત છે કે આ કંઈક કરી રહ્યું છે અને આ તેને પૂર્વવત્ કરી રહ્યું છે અને 10 ઉત્પન્ન કરી રહ્યું છે આ શું કરી રહ્યું છે આ ખોટું પ્રતિબિંબિત થઈ રહ્યું છે જે શક્ય છે તેથી અલબત્ત આ પ્રશ્નનો કોઈ સ્પષ્ટ જવાબ નથી કે આપણે અહીં આ 10 શા માટે જોઈ રહ્યા છીએ પરંતુ અલ્ગોરિધમ્સ ન્યૂનતમ નિદાન સર્ચ કરવા માટે આપવામાં આવે છે કે કયા પ્રકારનું લેસર છે જે તમારે જોવું જ જોઈએ કે સૌથી સરળ ઉકેલ શ્રેષ્ઠ છે જે કહે છે કે તમામ નિદાન હોવા છતાં જેમાં માત્ર ખામી તરીકે ઘટક અન્ય પસંદગીનું નિદાન છે પછી આપણે જોઈ શકીએ છીએ કે તે A 1 અથવા M 1 હોવો જોઈએ અને એલ્ગોરિધમ ખરેખર સર્ચ કરી શકે છે કે A 1 નથી અથવા M 1 નથી અને તેથી જ આપણે ત્યાં 10 જોઈ રહ્યા છીએ તેથી હું શું બતાવવા માંગતો હતો અહીં એ આ એક બીજું ઉદાહરણ છે જ્યાં સમસ્યા CSP તરીકે હોઈ શકે છે N ઉકેલવામાં CSP છે અને આ નિદાનની સમસ્યા છે તેથી હું અહી કન્સ્ટ્રેઇન સેટિસ્ફેક્શન બંધ કરીશ કારણ કે આપણી પાસે અભ્યાસક્રમમાં વધુ સમય બાકી નથી અને અલબત્ત બાકીના ભાગમાં હું જ્ઞાનની રજૂઆતો જોવા માંગુ છું જે ખરેખર A I નો મુખ્ય ભાગ છે આપણે કોર્સ તેને રજૂઆતમાં દર્શાવ્યા વિના સમાપ્ત ન કરવો જોઈએ આગળના વ્યાખ્યાન માં આપણે તર્કશાસ્ત્ર ને રિપ્રેસેંટેશનની ભાષા તરીકે જોઈશું